બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ વિષય પરના અમારા એનપીટીઇએલ ઓનલાઇન નોંધણી અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે હું આઈઆઈટી ખડગપુર ના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ નો પ્રાધ્યાપક રાજારામ લકારાજુ છું આ અભ્યાસક્રમમાં કોર્સમાં આપણે ડ્રોઇંગ ચિત્રને જોવાની તકનીકી રીત વિશે શીખીશું અને કલાત્મક ચિત્ર સાથે તેની તુલના કરીશું પહેલા વ્યાખ્યાનમાં અમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ના પરિચયને આવરીશું ઇજનેરો એન્જિનિયર engineers માટે એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ આવશ્યક ભાગ ઘટક છે તમારી પાસે જે પણ વિચારો છે તમે તેને ડ્રોઇંગ અને સ્કેચ દ્વારા વ્યક્ત કરો છો તેમાં ઘણા ઇજનેરી પાસાઓ જેવા કે ડિઝાઇન ઉત્પાદન તકનીકો અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ને ઇજનેરી ડ્રોઇંગ ને આવરી લેતી ઘણી વસ્તુઓ નો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે જો તમે એરોસ્પેસ એન્જિનિયરિંગ તરફ નજર કરી રહ્યા છો તો ત્યાં ગેસ ટર્બાઇન બ્લેડ અને વિમાનની પાંખો જેવા ઘણા પાસા હશે આ મોટા પાયે ઉત્પાદન માં હોવું જોઈએ અને તે માટે પ્રક્રિયા ના પુનરાવર્તન માટે તકનીકી ડ્રોઇંગની જરૂર છે આ ઉપરાંત એન્જિનિયરિંગ ડ્રોઈંગ યોગ્ય બાંધકામનું ડ્રોઇંગ બાંધકામના રેખાંકનો બનાવવામાં મદદ કરે છે જે ઉત્પાદન લાઇનમાં પહોંચાડવામાં આવે છે એ જ રીતે રાસાયણિક ઇજનેરી પ્રક્રિયાઓમાં ત્યાં ઘણા હિટ અને માસ ટ્રાન્સફરના ઉપકરણો હશે જેનું યોગ્ય રીતે પુનરુત્પાદન કરવું જરૂરી છે દરેક ડિઝાઇનમાં હંમેશા ટોલરન્સ tolerances પરિમાણ માં માન્ય તફાવત હોય છે પરંતુ તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ દ્વારા ઘટાડી શકાય છે એ જ રીતે સિવિલ અને આર્કિટેક્ચરલ એન્જિનિયરો ઇજનેરો માટે બિલ્ડિંગ ઈમારત બનાવવાની પદ્ધતિ pattern રીત એ એક આવશ્યક ઘટક છે અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવા પ્રકારના ડ્રોઇંગ બનાવવામાં મદદ કરે છે મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર સાયન્સ માટે પણ એન્જિનિયરિંગ ડ્રોઇંગ આવશ્યક છે ઉદ્યોગોમાં ઘણી ચિપ્સ રેઝિસ્ટર ઇન્ટીગ્રેટેડ સર્કિટ્સ યોગ્ય રીતે બનાવવી પડે છે કે જેના માટે વિચારો રજુ કરવા માટે કાળજીપૂર્વક સ્કેચ દોરવાની જરૂર છે અને અમારો અભ્યાસક્રમ આવા તકનીકી ઇજનેરો માટે છે જેઓ તેમના વિચારો વ્યક્ત કરવાની આ કળા શીખવા માંગે છે આ અભ્યાસક્રમમાં આપણે રેખા ઓ લાઇન lines કર્વ curveવળાંક અને વિવિધ યાંત્રિક ભાગ કેવી રીતે દોરવા તે શીખીશું આપણે ઓર્થોગ્રાફિક પોઇન્ટ્સ બિંદુ ઓ points રેખાઓ લાઇન lines પ્લેન પ્રોજેકશન પ્રક્ષેપણ projections પ્રિન્સિપાલ અને સહાયક વ્યુ આપેલ દિશામાં ના વ્યુ સેકશનલ વ્યુ લાઇન પ્લેન અને સોલિડ્સ ના આંતરછેદ પણ શીખીશું આપણે સપાટીઓ ના ડેવલપમેન્ટ પરિમાણો કેવી રીતે લખવા ફિટ અને ટોલરન્સ ને કેવી રીતે રજૂ કરવા અને આ કોમ્પ્યુટર ગ્રાફિક્સ દોરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાનો પ્રયાસ કરીશું અને આપણે એસેમ્બલી અને ડિઝાઇન પ્રેક્ટિસ માટે થોડી પ્રારંભિક પ્રાયોગિક સમજણ મેળવીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિદ્યાર્થીઓને તકનીકી ડ્રોઇંગ્સ ની પદ્ધતિ ઓ તકનીકો અને માનક પ્રથા શીખવા માટે સક્ષમ કરે છે વ્યાખ્યાનો ના અંતે કોઈ પણ કાર્યકારી એસેમ્બલી ડ્રોઇંગ વાંચી શકશે યાંત્રિક ઘટકોને મલ્ટિવ્યુ ઓર્થોગ્રાફિક ડ્રોઇંગ્સમાં રજૂ કરી શકશે કોન્સેપ્તયુઅલ વૈચારિક conceptual ડિઝાઇન સ્કેચ બનાવી શકશે અને એસેમ્બલી ડ્રોઇંગ પણ બનાવી શકશે આ અભ્યાસક્રમ નો હેતુ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ની તકનીકી ચિત્રકામ કુશળતા શીખવાનો અને ડ્રોઇંગ્સ ને રજૂ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ જેમ કે સોલિડ વર્ક સોફ્ટવેર શીખવાનો છે આ અભ્યાસક્રમમાં અમે 12 મોડ્યુલો ને આવરી લઈએ છીએ 1 એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિશે ઈન્ટ્રોડકશન સમજણ શંકુ વિભાગોને કેવી રીતે સમજવા અને તેને કેવી રીતે રજુ કરવા તેના 2 મોડ્યુલો ઓર્થોગ્રાફિક પ્રોજેકશન પ્રક્ષેપણ projections પરના 2 મોડ્યુલો જેમાં સેક્શન અને સેકશનલ વ્યુ ને અલગ મોડ્યુલ તરીકે સામેલ કરવામાં આવે છે અને આઈસોમેટ્રિક વ્યુ ને કેવી રીતે રજૂ કરવું તે અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના 4 મોડ્યુલો એટલે કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ વિશેની જાણકારી અને કોમ્પ્યુટર સોફ્ટવેર નો ઉપયોગ કરીને તેમને દોરવા અને કોઈ ચોક્કસ કોયડાઓ નક્કી કરી અને ડિઝાઇન પ્રોજેક્ટ કરવા ના 2 મોડ્યુલો ભટ્ટ અને અન્ય લોકો દ્વારા એન્જિનિયરિંગ ડ્રોઈંગ ડી કુલકર્ણી અને અન્ય લોકો દ્વારા એન્જિનિયરિંગ ગ્રાફિક્સ વીથ ઓટોકેડ ઓનવબલુ સીઆરસી પ્રેસ દ્વારા ઈન્ટ્રોડ્કશન ટુ સોલિડ વર્કસ પ્રમાણભૂત પાઠયપુસ્તકો છે અને તેને અમે અનુસર્યા છીએ સાથે અમે ઘણાં ઓનલાઇન સંસાધનોનો ઉપયોગ વિસ્તૃત રજૂઆત માટે કરેલ છે જ્યાં પણ અમે આ સંદર્ભો અને સામગ્રીનો ઉપયોગ કર્યો છે અમે યોગ્ય રીતે રજૂઆત કરી છે અને કેટલાક એ સ્વીકાર પણ કર્યો છે એન્જિનિયરિંગની પ્રેક્ટિસ છેલ્લા કેટલાક સો વર્ષથી છે તેથી અમે આ સ્રોતોને યોગ્ય રીતે સ્વીકારેલ છે અને જો સ્વીકૃતિની બાબતમાં કોઈ ભૂલ છે તો કૃપા કરીને અમને માફ કરવા વિનંતી પ્રથમ મોડ્યુલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિશે ઈન્ટ્રોડકશન સમજણને આવરે છે તેમાં આપણે ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લેટરિંગ નો ઉપયોગ કેવી રીતે કરવો અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે કયા પ્રકારનાં કાગળો લેઆઉટ નો ઉપયોગ કરવો અને ભૌમિતિક વળાંકો પરિમાણો અને ટોલરન્સ વિશે અભ્યાસ કરશુ કલાત્મક રીતે આપણે સ્કેચ દોરેલ છે ઉદાહરણ તરીકે અહીં હું તમને એક કલાકાર દ્વારા દોરેલા રોકેટ ને બતાવી રહ્યો છું ત્યાં તે રોકેટમાંથી એક્ઝોસ્ટ ગેસ આવશે અને આ રીતે ન્યુટન ના ત્રીજા નિયમ અનુસાર ગતિ મળશે રોકેટ ઉપરની તરફ ઉડે છે અહીં રોકેટનો આકાર કાલ્પનિક મનસ્વી arbitrary છે આ ડિઝાઇન કાર્યક્ષમ હોઈ શકે છે કે નહીં તે આપણે જાણી શકતા નથી પરંતુ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં ઓછામાં ઓછું એરોડાયનેમિક મોડલ્સ સ્થિરતા માળખાકીય શક્તિ અને ઘણી રજૂઆતો ની દ્રષ્ટિએ કાર્યક્ષમ ડિઝાઇન નો સમાવેશ થાય છે કોઈપણ વસ્તુની ડિઝાઇન કરવા માટે સહુ પ્રથમ આપણે ન્યુટન મિકેનિક્સ જેવા સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ અને ત્યાંથી આપણે ઓબ્જેક્ટ નો વસ્તુ નો આકાર માપ size અને ત્રાંસા છેદનો વિસ્તાર ક્રોસ સેકશનલ એરિયા મેળવીએ છીએ જે તાણ અને બળોને અટકાવી શકે છે અને ત્યાંથી વાસ્તવિક આકાર દોરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યાંથી વાસ્તવિક આકાર આપણે ઉત્પાદન લાઇન પર મોકલીયે છીએ અને ઉત્પાદન અને ઉત્પાદન લાઇન તે પ્રકારનો ઓબ્જેક્ટ બનાવે છે અને એન્જિનિયરિંગ ડિઝાઇન માટે પુનરાવર્તન ખૂબ જરૂરી છે ઉદાહરણ તરીકે રોકેટને જોવાની ઇજનેરી રીત ચિત્રકામ ને રજૂઆત કરવાની કલાત્મક રીતથી સંપૂર્ણપણે અલગ છે અહીં એક સરળ રોકેટ છે જેમા ઘણા ભાગો નો સમાવેશ થાય છે અહીં આ હબ હબ ફરીથી પ્રવેશ આકાર કદાચ પાંખો અને સંકલિત ઘટકો અને ઘણા ઘટકો રોકેટની રચનામા સામેલ હશે આ રોકેટનો સેકશનલ વ્યુ વિભાગીય દૃષ્ટિકોણ પણ મહત્વપૂર્ણ છે તેમાં કેટલાક થ્રસ્ટર્સ છે તેમાંથી કેટલાક રોકેટને ટેકો આપનાર છે કેટલાકમાં કોર છે તેમાંથી કેટલાક શંકુ આકારના હોય છે વગેરે રોકેટનો સેકશનલ વ્યુ રોકેટનો વિભાગીય કાપો કટ વિભાગ પણ ઘણા ઇજનેરી સાધનોનો સમાવેશ કરે છે જો કોઈ રોકેટ ફરીથી બનાવવા ઈચ્છે તો આ બધી વસ્તુઓ ફરીથી દર્શાવવી અને ઉત્પાદન કરવું જરૂરી છે તેથી કલાત્મક રીત ચિત્રકામ ને રજૂઆત કરવાની હંમેશા સરસ અને સરળ હોય છે એન્જિનિયરિંગ માર્ગમાં ખૂબ જટિલ ડ્રોઇંગ સામેલ છે આપણે સમજવું જરૂરી છે કે રોકેટનો દરેક ભાગ ચોક્કસ શું અને કેવી કામ કરી રહ્યો છે રીતે અને તેના પરિમાણો શું છે અને તેનો સેકશનલ વ્યુ કેવો દેખાય છે અહીં ઉદાહરણ તરીકે એન્જિનિયરિંગ રીત માટે નિમ્બસ જેવા પરિમાણો દર્શાવતી કેટલીક રેખાઓ નું તીર કંઈક છે અને તેમાંના કેટલાક જેવા કે શીર્ષક ભાગો ઘટકો સેકશનલ વ્યુ વિભાગીય દૃષ્ટિકોણ કોણે બનાવ્યા તેના મુખ્ય ભાગો ઘટકો કયા કયા છે વગેરે અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ વસ્તુઓ દોરવાની અને દર્શાવવાની મૂળભૂત રીત વિશે જાણકારી આપી રહી છે ફરીથી સમજતા ઉત્પાદનના તમામ તબક્કાઓ ઉત્પાદનને ગ્રાફિકલ ફોર્મેટમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ સ્વરુપમા રજુ કરવાની અભિવ્યક્તિને શામેલ કરે છે જેને એન્જિનિયરિંગ ઇજનેરી ડ્રોઇંગ અને આગળની ડિઝાઇન તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે હાલ નો આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ ને તકનીકી ચિત્રકામમાં કુશળતા મેળવવા અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ માં સામેલ મૂળભૂત ખ્યાલો શીખવા માટે તૈયાર કરે છે ઉદાહરણ તરીકે ચાલો અવકાશ મથક સ્પેસ સ્ટેશન પસંદ કરીએ આ અવકાશ મથક ની વાસ્તવિક છબી છે જે પૃથ્વીની ઉપર 100 કિલોમીટરની ઉંચાઈએ છે તેમાં સોલાર પેનલ્સ થ્રસ્ટર્સ અને અન્ય ઘણી વસ્તુઓ જેવા ઘણા ભાગો ઘટકો છે જો આપણે તે ગૂઢ અર્થ માં જોઈએ તો તે ઘણા ભાગો નું સંયોજન છે ઉદાહરણ તરીકે સ્કાયલેબ 1950 1960 ના પ્રખ્યાત અવકાશ મથકમાં સ્પેસ સ્ટેશનમાં ઘણી સોલાર પેનલ્સ ગાયરોસ્કોપ અને સાધનો ઇન્સ્ટ્રુમેન્ટ્સ શામેલ છે ઉદાહરણ તરીકે તેમાં માઇક્રોમિટિઓરોઇડ શિલ્ડ્સ સ્લીપ કમ્પાર્ટમેન્ટ વોર્ડ રૂમ્સ વેસ્ટ કમ્પાર્ટમેન્ટ એરલોક મોડ્યુલ્સ મલ્ટીપલ એડેપ્ટર કમાન્ડ અને સર્વિસ મોડ્યુલ્સ ટેલિસ્કોપ યુનિટ અને વર્કશોપ યુનિટ એકમો શામેલ હોઈ શકે છે તેથી દરેક ભાગને ઘટકને કોઈએ કાળજીપૂર્વક દોરવાનો છે જે ચોક્કસ ડિઝાઇન પદ્ધતિઓનું પાલન કરે છે અને તેને તે ભાગના ડ્રોઇંગ ને ફેબ્રિકેશન યુનિટ અથવા મેન્યુફેક્ચરિંગ ના માણસો ને આપવામાં આવે છે પરિમાણો સાથેના તકનીકી ચિત્ર ને ડ્રોઈંગ ને આધારે દરેક ઘટક બનાવી શકાય છે અને તેઓ જાણે છે કે કયા ભાગને ઘટકને કેવી રીતે જોડવાનો સંયોજન કરવાનો છે ખાસ કરીને આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં વ્યક્તિગત ભાગોની ઘટકોની સંખ્યા ઘણી બધી હોઈ શકે છે ઉદાહરણ તરીકે આ સ્કાયલેબ માટે અવકાશ મથકમાં સ્પેસ સ્ટેશનમાં લગભગ 10 લાખ ભાગો ઘટકો છે કયા ભાગને ઘટકને ક્યાં જોડવાનુ એસેમ્બલ કરવાનું છે તે યાદ રાખવું કોઈ પણ મનુષ્ય માટે સરળ નથી અને આ ભાગો ઘટકો પણ એક જ વ્યક્તિ અથવા એક જ એકમ દ્વારા બનાવવામાં આવ્યા ન હતા આ ડ્રોઇંગ્સ રેખાંકનો વિવિધ ઉત્પાદક એકમોમાં વહેંચવામાં આવે છે અને અલગ અલગ ભાગ ઘટક બનાવવામાં આવે છે તેથી આ ઉદ્યોગો વચ્ચે હંમેશા સુમેળ નો મુદ્દો રહે છે અને તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ દ્વારા જાણ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આ ડાબા હાથ તરફ અમે એ પ્રકારનું એન્જિનિયરિંગ ડ્રોઈંગ બતાવીએ છીએ જ્યાં આ બધા અલગ અલગ ભાગો ઘટકો રજૂ કરવામાં આવેલા છે અને એમાં ઘણી બધી સબ ડ્રોઈંગ શીટ પેટા ડ્રોઇંગ કાગળ હશે જેમાં થ્રસ્ટર્સ અલગથી હશે તેમાં ગાયરોસ્કોપ અલગથી હશે કમ્પાર્ટમેન્ટ સ્પેસ નટ અને બોલ્ટ્સ ચાકી અને બોલ્ટ પણ આ ઉદ્યોગોને અલગથી પૂરા પાડવામાં આવશે અને તે ડ્રોઇંગ્સ ના આધારે તેઓ પેટર્નનું પુનરાવર્તન કરે છે અને માળખું રૂપરેખાંકન ને configurations ફરીથી ફરીથી બનાવે છે ઉદાહરણ તરીકે જો આપણે પવનચક્કી ક્ષેત્ર વિન્ડફાર્મ લઈએ છીએ તો તેમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ અને એક થાંભલો બહુ વજનદાર થાંભલો છે જેની ઊંચાઈ લગભગ 50 મીટરની છે આ વિન્ડ ટર્બાઇન બ્લેડ 20 મીટર વ્યાસ ના હોઈ શકે છે અને આ વિન્ડ ફાર્મ માં પવન ચક્કી ક્ષેત્રમાં ઘણી બધી વિન્ડ ટર્બાઇન નો સમાવેશ થાય છે અને જ્યાં સુધી આ વિન્ડ ટર્બાઇન બ્લેડ તેના માટે નો થાંભલો અને પરિમાણો ના ટોલેરન્સિસનુ સ્પષ્ટ રીતે ઉલ્લેખ ન અને ઉત્પાદન માટે વપરાતી સામગ્રી ધરાવતી ડ્રોઇંગ શીટ હોય ત્યાં સુધી દરેક વિન્ડ ટર્બાઇન ને ફરીથી રજૂ અને બનાવી શકાય તેમ માનવામાં આવે છે કોઈ પણ ઉત્પાદન એકમ માટે આ પ્રકારની પુનરાવર્તિત પેટર્નનું પુનહ ઉત્પાદન કરવું સરળ નહીં હોય તેમાં ટર્બાઇન જનરેટર વિન્ડ વેન લો સ્પીડ શાફ્ટ નેસેલે ટાવર્સ યો મિકેનિઝમ ગિયરબોક્સ અને ઘણા બધા એકમો માટે પણ ખૂબ જટિલ વિગતો છે દરેક એકમ નુ યોગ્ય રીતે સંયોજન એસેમ્બલ પણ કરવું પડશે અને આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ અભ્યાસક્રમ તમને શીખવે છે કે આ વસ્તુઓનું સંયોજન એસેમ્બલી કેવી રીતે કરવું અને જરૂરી ડ્રોઈંગ કેવી રીતે રજુ કરવા આ અભ્યાસક્રમ ના અંત સુધીમાં તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ પરિમાણો ટોલરન્સ બોક્સ અને સેકશનલ વ્યુ નેવિભાગીય દૃષ્ટિકોણ સમજવાની સ્થિતિમાં હશો મેં અગાઉ જણાવ્યું તેમ તે ફક્ત મિકેનિકલ અને એરોસ્પેસ એન્જિનિયરિંગ માટે જ નથી સિવિલ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ડ્રોઇંગ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અહીં ડાબી બાજુએ મુંબઈથી બાંદ્રા વરલી દરિયાઈ જોડાણ જેવા સરળ ઉદાહરણ દ્વારા બતાવવામાં આવેલ છે તેમાં ખૂબ લાંબો પુલ છે અને ત્યાં ઘણા બીમ અને કોલમ છે અને બાંદ્રા અને વરલી વચ્ચેનું અંતર પણ જમણી બાજુની જગ્યામાં બતાવવામાં આવેલ છે છે તે લગભગ 4 7 કિલોમીટરની આસપાસ છે અને દરેક વસ્તુને યોજનાકીય રીતે રજૂ કરવામાં આવે છે જેમ કે આ સસ્પેન્શન ક્યાં બનાવવું પડશે ક્યાં પાઇલન બનાવવી પડશે આ પુલ કેવી રીતે બનાવવો પડશે આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ નો એક ભાગ છે ઘણી વધુ આંતરિક વિગતો મધ્યમાં બતાવવામાં આવેલ હોવા છતાં આ જટિલ વસ્તુ છે તેમાં માસ બનાવવાની ઢબ પરિમાણો દરેક આધાર સ્તંભ ની જગ્યા નિર્ધારણ સ્થળો અને ઘણી વસ્તુઓ સામેલ છે આ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતા એન્જિનિયરિંગ ડ્રોઈંગ ને સમજવામાં કુશળતા વિકસાવશે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તેમને ડિઝાઇન કરશે 3 ડી ઓબ્જેક્ટ્સ વિકસિત કરશે અને તકનીકી ડ્રોઇંગ ના દ્રશ્ય પાસાઓ સમજશે આ આપણા અભ્યાસક્રમના ઉદ્દેશો છે